આપણે ક્લોક ડ્રિવન શેડ્યૂલર્સ પર ધ્યાન આપ્યું છે જેનો ઉપયોગ ખૂબ જ સરળ એપ્લિકેશનમાં કાર્યક્ષમ રીતે કરવામાં આવે છે ઘણી નાની એમ્બેડેડ એપ્લિકેશન સાયકલિક શેડ્યૂલર્સ ટેબલ ડ્રિવન શેડ્યૂલર્સ જેવા શેડ્યૂલર્સનો ઉપયોગ કરે છે પરંતુ વધુ સોફિસટીકટેડ એપ્લિકેશનો ઇવેન્ટ ડ્રિવન શેડ્યૂલર્સનો ઉપયોગ કરે છે આપણે છેલ્લા લેક્ચરમાં એક ખૂબ જ સરળ ઇવેન્ટ ડ્રિવન શેડ્યૂલર અગ્રભૂમિ પૃષ્ઠભૂમિ શેડ્યૂલર જોયું ઇવેન્ટ ડ્રિવન શેડ્યૂલર્સ માટે શેડ્યૂલિંગ પોઇન્ટ્સ ત્યારે આવે છે જ્યારે ટાસ્ક આવે છે અથવા કોઈ ટાસ્ક પૂર્ણ થાય છે કારણ કે આ બંને ઇવેન્ટ્સ ચિંતાનો વિષય છે જ્યારે ટાસ્ક ઇન્સ્ટનસ તૈયાર થાય છે અથવા કોઈ ટાસ્ક ઇન્સ્ટનસ એક્ઝિકયુશન પૂર્ણ કરે છે તો શેડ્યૂલર ને જગાડવા માટે કોડ ચાલે છે જે શેડ્યૂલર ને ચાલવાનું શરૂ કરશે અને આગળ કયો ટાસ્ક ચલાવવો છે તે નક્કી કરશે તે આ ઇવેન્ટ ડ્રિવન શેડ્યૂલર્સનો એક ખૂબ જ મૂળ સિદ્ધાંત છે ઇવેન્ટ ડ્રિવન શેડ્યૂલર્સના ઘણા પ્રકારો છે અને આ તે છે જેનો ઉપયોગ નોન ટ્રીવીઅલ એપ્લિકેશન્સમાં સહેલાઇથી કરવામાં આવે છે જેને પ્રિ ઇમ્પેટિવ શેડ્યુલર તરીકે ઓળખવામાં આવે છે કારણ કે વધારે પ્રાઓરીટી વાળા ટાસ્ક માટે આ શેડ્યુલર ઓછી પ્રાઓરીટી વાળા ટાસ્ક ને પ્રિ ઇમ્પટ કરે છે સાયક્લિક શેડ્યૂલર એ નોન પ્રિઇમ્પેટિવ છે કે એકવાર કોઈ ફ્રેમને કોઈ ટાસ્ક સોંપી દેવામાં આવે તો તે તે ફ્રેમમાં ચાલવાનું ચાલુ રાખે છે જ્યારે અહીં કયા ટાસ્ક ઇન્સ્ટનસ તૈયાર થાય જેના આધારે એક્ઝિકયુટિવ ટાસ્ક ઇન્સ્ટનસ પ્રિ ઇમ્પટ થઈ શકે છે ઓપરેટિંગ સિસ્ટમ અહીં વધુ સોફિસટીકટેડ છે તે ટાસ્કને પ્રિ ઇમ્પટ કરવામાં સક્ષમ હોવા જોઈએ જેને ગ્રીડી શેડ્યુલર તરીકે પણ ઓળખવામાં આવે છે આ ગ્રીડી શેડ્યુલર છે કારણ કે જ્યારે પણ કોઈ ટાસ્ક પૂર્ણ થાય છે ત્યારે તે રાહ જોઈ રહેલા ટાસ્કને હાથમાં લે છે અને તે પ્રોસેસરનો કોઈપણ સમય બિનઉપયોગી છોડવાનો પ્રયાસ કરતો નથી પ્રોસેસર ક્યારેય નિષ્ક્રિય બનાવવામાં આવતું નથી જો ત્યાં કોઈ ટાસ્ક હોય કે જે તૈયાર હોય અને તેથી આને ગ્રીડી વર્ગના શેડ્યુલર તરીકે ઓળખવામાં આવે છે મોટી સંખ્યામાં ઇવેન્ટ ડ્રિવન શેડ્યૂલર્સ ઉપલબ્ધ છે પરંતુ બે મુખ્ય પ્રકારનાં શેડ્યૂલરમાં મૂળભૂત ભિન્નતા છે તેઓ અર્લીઅસ્ટ ડેડલાઇન ફર્સ્ટ ઇડીએફ અને રેટ મોનોટોનિક એનાલિસિસ છે રેટ મોનોટોનિક અલ્ગોરિધમ એ સ્ટેટિક પ્રાયોરિટી શેડ્યૂલરનું ઉદાહરણ છે સ્ટેટિક પ્રાયોરિટી શેડ્યૂલર એ છે જ્યાં ડિઝાઇનર તેની રચના દરમિયાન ટાસ્કને પ્રાયોરિટી સોંપે છે અને એકવાર પ્રોગ્રામર દ્વારા તેમને સોંપાય છે તો ટાસ્ક પ્રાયોરિટી તે રનટાઈમ દરમિયાન બદલાતી નથી અને આ શેડ્યૂલર્સના વર્ગમાં સ્ટેટિક પ્રાયોરિટી શેડ્યુલર રેટ મોનોટોનિક અલ્ગોરિધમ એ શ્રેષ્ઠ સ્ટેટિક પ્રાયોરિટી શેડ્યૂલિંગ અલ્ગોરિધમ છે આપણે જોઈશું કે આવા અલ્ગોરિધમ વિવિધ છે પરંતુ રેટ મોનોટોનિક એ શ્રેષ્ઠ અલ્ગોરિધમ છે તે ટાસક્સ ચલાવી શકે છે ટાસક્સ સેટ જે અન્ય અલ્ગોરિધમ્સ દ્વારા ચલાવી શકાતા નથી આગળ વધતાં આપણે વિગતવાર પરિણામો જોશું ઇવેન્ટ ડ્રિવન શેડ્યૂલર ની બીજી કેટેગરી એ ડાઇનેમિક શેડ્યૂલર અથવા ડાઇનેમિક પ્રાયોરિટી શેડ્યૂલર છે અહીં પ્રાયોરિટી સતત રાખવામાં આવતી નથી પરંતુ પરિસ્થિતિને આધારે ટાસ્કની પ્રાયોરિટી શેડ્યૂલર દ્વારા બદલી શકાય છે અહીં ટાસ્ક પૂર્ણ કરવાની તાકીદને કારણે ટાસ્કની પ્રાયોરિટી શેડ્યૂલર દ્વારા બદલી શકાય છે એક ટાસ્ક કદાચ લાંબા સમયથી રાહ જોઈ રહ્યું હશે અને તે તેની સમયમર્યાદા ચૂકી જવાની તૈયારીમાં છે તો શેડ્યૂલર તેની પ્રાયોરિટી માં વધારો કરશે કે જેથી તે તેની સમયમર્યાદા પૂરી કરી શકશે આ ડાઇનેમિક શેડ્યૂલર છે જ્યાં શેડ્યૂલર ટાસક્સની પ્રાઓરિટીને બદલતા રહે છે અને બધા ડાઇનેમિક પ્રાયોરિટી શેડ્યુલરમાં ઇડીએફ અથવા અર્લીઅસ્ટ ડેડલાઇન ફર્સ્ટ શેડ્યૂલર એ શ્રેષ્ઠ યુનિપ્રોસેસર શેડ્યૂલર અલ્ગોરિધમ છે તેનો અર્થ એ છે કે આપેલ ટાસક્સ સેટ માટે જો ઇડીએફનો ઉપયોગ કરીને શેડ્યૂલ બનાવી શકાય નહીં તો ઇડીએફ તેને શેડ્યૂલ કરી શકતું નથી પછી કોઈ અન્ય યુનિપ્રોસેસર શેડ્યુલિંગ અલ્ગોરિધમ તેને ચલાવી શકશે નહીં પછી ભલે તે ડાઇનેમિક પ્રાયોરિટી હોય અથવા સ્ટેટિક પ્રાઓરિટી તે સ્ટેટિક પ્રાયોરિટી અને ડાઇનેમિક પ્રાયોરિટી શેડ્યૂલિંગ એલ્ગોરિધમ બંને માટે શ્રેષ્ઠ યુનિપ્રોસેસર શેડ્યુલિંગ અલ્ગોરિધમનો છે ઇડીએફ એ શ્રેષ્ઠ યુનિપ્રોસેસર શેડ્યુલિંગ અલ્ગોરિધમ છે જો કોઈ ટાસ્ક સેટ ઇડીએફનો ઉપયોગ કરીને ચલાવી શકાતો નથી તો તે અન્ય કોઇ શેડ્યુલરનો ઉપયોગ કરીને ચલાવી શકાતો નથી ચાલો આપણે પરિણામો પર વધુ નજર કરીએ આપણી ચર્ચા આ સાથે પ્રારંભ કરવા માટે આપણે એકદમ સરળ દૃશ્ય પર વિચાર કરીશું જ્યાં આપણી પાસે યુનિપ્રોસેસર છે અને સ્વતંત્ર ટાસક્સ સેટ છે એટલે કે ટાસક્સ સંસાધનોને વહેંચતી નથી તે એક ટાસ્ક દ્વારા નિર્ધારિત પરિણામ અન્ય ટાસક્સ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી નથી અને ત્યાં કોઈ ટાસક્સ વચ્ચે કોઈ ક્રમની પ્રાધાન્યતા નથી જેમ કે એક ટાસ્ક પછી બીજો ટાસ્ક ચાલશે વગેરે આવી પરિસ્થિતિઓ અસ્તિત્વમાં નથી આ સરળ પરિસ્થિતિ છે સ્વતંત્ર ટાસક્સ સાથે યુનિપ્રોસેસર પરંતુ તે ઉપયોગી હોઈ શકે નહીં કારણ કે ઘણી એપ્લિકેશનોમાં આપણી પાસે મલ્ટિપ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અથવા આપણી પાસે એવા ટાસક્સ હોઈ શકે છે જેનાં પરિણામો એકબીજા સાથે વહેંચવા પડે અથવા ત્યાં ક્રમ હોઈ શકે છે અહીં આપણે આ મર્યાદાઓને હળવી કરીશું કે ટાસક્સ સંસાધનો ને વહેંચે છે અને શેડ્યૂલર પ્રાઓરિટીને ક્રમમાં કરવા માટેની જરૂરિયાતોનો જવાબ આપે છે શેડ્યૂલર્સ અને મલ્ટિપ્રોસેસર અને જે પ્રકારનાં પરિવર્તન જરૂરી છે તે કરવાની જરૂર છે જો ઇડીએફ ટાસક્સ સેટ ચલાવી શકતો નથી તો પછી બીજા શેડ્યૂલરની શોધ કરવી જરૂરી નથી કે જે આ ટાસક્સ ચલાવી શકે કારણ કે ત્યાં કોઈ શેડ્યૂલર નહીં હોય જે તેને ચલાવી શકે ઇડીએફ એક મહત્વપૂર્ણ શેડ્યૂલર છે તે શ્રેષ્ઠ છે પડકારજનક સમયમર્યાદા સાથે કોઈપણ જટિલ ટાસક્સ સેટ માં ઇડીએફ તે માટેનું એક ફિઝિબલ શેડ્યૂલ શોધી શકે છે અને એટલું જ નહીં તે પિરિયોડિક અને એપરિઓઇડિક બંને ટાસક્સને પણ શેડ્યૂલ કરી શકે છે કોઈપણ શેડ્યૂલિંગ પોઇન્ટ એ શેડ્યૂલર ટૂંકી મુદત માટેનો ટાસ્ક તૈયાર કરે છે જ્યારે પણ શેડ્યૂલર ચાલવાનું શરૂ કરે છે ત્યારે આ ઇડીએફનું મૂળભૂત છે તે બધા ટાસક્સ જુએ છે જે રાહ જોઈ રહ્યા છે ટાસક્સની સમયમર્યાદા શોધી કાઢે છે અને ઓછી સમયમર્યાદા ધરાવતા ટાસ્કને શોધી કાઢે છે અને તે પછી તે શરૂ થાય છે આ અલ્ગોરિધમનો સૌથી મહત્વનો મુદ્દો છે અને તેથી અલ્ગોરિધમનો નામ અહીંથી જ આવે છે અર્થાત્ અર્લીઅસ્ટ ડેડલાઇન ફર્સ્ટ દરેક શેડ્યૂલિંગ પોઇન્ટ પર તે તે ટાસક્સને જુએ છે જેની ઓછી સમયમર્યાદા છે અને પછી તેને શેડ્યૂલ કરવા માટે પ્રથમ લેવામાં આવે છે તેને અર્લીઅસ્ટ ડેડલાઇન ફર્સ્ટ શેડ્યૂલર તરીકે કહેવામાં આવે છે કારણ કે દરેક શેડ્યૂલિંગ પોઇન્ટએ શેડ્યૂલર શરૂ થાય છે અને તે પછી તે તૈયાર કરેલા બધા ટાસક્સની તપાસ કરે છે તે ટાસ્ક શોધી કાઢે છે કે જેમાં ઓછી સમયમર્યાદા છે અને પછી તે ચલાવવાનું શરૂ કરે છે અને જ્યારે તે ચાલે છે ત્યારે તે ચાલી રહેલ કોઈપણ અન્ય ટાસ્કને પ્રિ ઇમ્પટ કરી શકે છે મૂળભૂત રીતે પ્રશ્ન એ છે કે જ્યારે કોઈ શેડ્યૂલિંગ પોઇન્ટ હોય ત્યારે કોઈ ટાસ્ક શેડ્યૂલિંગ પોઇન્ટ પર ચાલી રહ્યું હોય તે શક્ય છે આનો જવાબ હા છે બે પ્રકારના શેડ્યૂલિંગ પોઇન્ટ્સ એક ટાસ્ક પૂર્ણ થવા પર છે અલબત્ત એટલે કે તે ટાસ્ક શેડ્યૂલિંગ સમયે ટાસ્ક પૂર્ણ થતાં ટાસ્ક ચાલશે પરંતુ ટાસ્કના આગમનને કારણે અન્ય પ્રકારનું શેડ્યૂલિંગ પોઇન્ટ્સ ઊભું થાય છે અને જ્યારે પિરિયોડિક ટાસ્ક ઇન્સ્ટનસ આવે છે ત્યારે તે સંભવિત છે કે અન્ય કોઈ ટાસ્ક તે સમયે ચાલતું હશે અને પછી શેડ્યૂલર ૨ ટાસક્સની સંબંધિત સમયમર્યાદા તપાસો અને પછી જો હમણાં આવેલ ટાસ્ક ટૂંકી સમયમર્યાદા ધરાવતું હોય તો તે ચાલી રહેલ ટાસ્કને પ્રિ ઇમ્પટ કરશે બીજો મહત્વપૂર્ણ શબ્દ એ ટાસ્ક સેટની શેડ્યૂલેબિલિટી છે જેનો અર્થ એ કે ઇડીએફ ચલાવી શકે છે કે નહીં ઇડીએફ માટે શેડ્યૂલેબિલિટી એક્સપ્રેશન ખૂબ સરળ છે તે ∑ છે જો ત્યાં n ટાસક્સ 1 થી n હોય તો પછી જેનો આપણે અગાઉ ઉલ્લેખ કર્યો છે તે મૂળભૂત રીતે તે ટાસ્કનો યુટીલાઈઝેશન છે તે pi સમયમાં ei એક્ઝિકયુશન લે છે અને તેથી ટાસ્કને કારણે યુટીલાઈઝેશન તે છે જે આપણે ey નો ઉપયોગ કરીને રજૂ કરીએ છીએ ey એ દ્વારા આપવામાં આવતી ટાસ્ક ti ને કારણે યુટીલાઈઝેશન છે અને જો બધા ટાસક્સના યુટીલાઈઝેશનનો સરવાળો કરીએ અને યુટીલાઈઝેશન ≤ 1 છે તો પછી ટાસ્ક સેટ શેડ્યૂલેએબલ છે અથવા તે અર્લીઅસ્ટ ડેડલાઇન ફર્સ્ટ શેડ્યૂલર પર સંતોષકારક રીતે ચાલી શકે છે આ એક્સપ્રેશન ઇડીએફ શેડ્યુલરની શેડ્યૂલેબિલિટી માટેની આવશ્યક અને પૂરતી શરત છે ઉદાહરણ તરીકે અમારી પાસે ૨ ટાસક્સ છે તેમનો એક્ઝિકયુશન પીરિયડ અને સમયમર્યાદા ૧ યુનિટ તરીકે આપવામાં આવે છે જે પીરિયડ ૩ હોય છે અને સમયમર્યાદા ૩ હોય છે ટાસ્ક 2 માટે એક્ઝિકયુશનનો સમય ૮ છે પીરિયડ અને સમયમર્યાદા ૧૨ છે આ ટાસ્ક સેટ ફિઝિબલ રીતે ઇડીએફ શેડ્યૂલરનો ઉપયોગ કરીને ચલાવીએ જવાબ એક્સપ્રેશન ∑ey≤ 1 વાપરીને મેળવવામાં આવે છે ટાસ્ક 1 નું કારણે યુટીલાઈઝેશન ૧૩ છે દર ૩ યુનિટ માટે ૧ એક્ઝિકયુશન યુનિટની જરૂર છે ટાસ્ક 2 ના કારણે યુટીલાઈઝેશન ૮૧૨ છે જે 0 ૬૭ છે અને ∑ey1 અને 1 ≤ 1 છે અને તેથી આ ટાસ્ક સેટ ઇડીએફ શેડ્યૂલરનો ઉપયોગ કરીને ફિઝિબલી શેડ્યૂલ થઈ શકે છે ચાલો ધારી લઈએ કે બંને ટાસક્સ T1 T2 ટાસ્ક ઇન્સ્ટનસ 0 સમયે આવે છે 0 સમયે બંને ટાસક્સ આવે છે અને શેડ્યૂલર જાગે છે કારણ કે તે એક શેડ્યૂલિંગ પોઇન્ટ છે અને તે ટૂંકી સમયમર્યાદા વાળા ટાસ્કને લેશે T1 અને T2 ની વચ્ચે જેની ટૂંકી સમયમર્યાદા છે એકની સમયમર્યાદા ૩ હોય છે અને બીજાની સમયમર્યાદા ૧૨ હોય છે તે ટાસ્ક T1 ટાસ્ક T1 નો પ્રથમ ઇન્સ્ટનસ લેશે જેમાં ટૂંકી સમયમર્યાદા છે તે એક્ઝિકયુશન માટે લેશે તે એક એકમ પછી પૂર્ણ કરે છે કારણ કે T 1 નો એક્ઝેક્યુશન સમય ૧ છે અને તે સમયે એક શેડ્યૂલિંગ પોઇન્ટ બનશે અને શેડ્યૂલર શરૂ થશે અને શોધી કાઢશે કે ત્યાં ફક્ત એક જ તૈયાર ટાસ્ક છે જે T21 છે તે T21 ને ચલાવવાનું શરૂ કરશે T21 એ ૨ ટાઇમ એકમો માટે એક્ઝિકયુટ કરે છે અને ૩ જા ટાઇમ ઇન્સ્ટનસ પર T1 નો બીજો ઇન્સ્ટનસ આવે છે અને પછી તેની સમયમર્યાદા તપાસે છે અને શોધી કાઢે છે કે T 1 ની સમયમર્યાદા T2 કરતાં ઓછી છે અને તેથી તે T2 ને પ્રિ ઇમ્પટ કરે છે અને T1 નો બીજો ઇન્સ્ટનસ શરૂ થાય છે અને એક ટાઇમ ઇન્સ્ટનસ માં પૂર્ણ થાય છે અને તે પછી T21 ફરી શરૂ થાય છે T21 ૨ એકમો માટે ચાલે છે કારણ કે T 21 માટેની કુલ આવશ્યકતા 8 એકમો છે તે સમયે T1 નો ત્રીજો ઇન્સ્ટનસ આવે છે અને કારણ કે તેની ઓછી સમયમર્યાદા હોવાથી T2 તે ફરીથી પ્રિ ઇમ્પટ કરે છે T1 શરૂ થશે અને પછી T2 ચાલવાનું શરૂ કરશે ઇડીએફ શેડ્યૂલર પાછળનો મૂળભૂત વિચાર છે કે તે દરેક શેડ્યૂલિંગ પોઇન્ટ એ તે શરૂ થાય અને તે પછી તે ઓછી સમયમર્યાદા વાળા ટાસ્ક ને શોધી તેનું એક્ઝિકયુશન શરૂ કરે ઉદાહરણ તરીકે આપની પાસે ૩ ટાસ્ક સેટ છે ટાસક્સ T1 માં એક્ઝિકયુશન સમય ૧ પીરિયડ ૪ સમયમર્યાદા ૪ છે ટાસ્ક ૨ માં એક્ઝિકયુશનનો સમય ૧ પીરિયડ ૫ સમયમર્યાદા ૫ છે ટાસ્ક ૩ માં એક્ઝિકયુશન સમય ૫ પીરિયડ ૨0 અને સમયમર્યાદા ૨0 છે આ સામાન્ય રીતે રીઅલ ટાઇમ એપ્લિકેશનમાં નક્કી કરેલા ટાસ્ક હોય છે અને તેનો પીરિયડ અને સમયમર્યાદા સમાન હોય છે સૌથી વધારે ટાસ્ક પિરિયોડિક હોય છે અને તેનો પીરિયડ અને સમયમર્યાદા સમાન હોય છે અને એક્ઝિકયુશન ટાઇમ એ પીરિયડનો અપૂર્ણાંક હોય છે આ ઇડીએફ શેડ્યૂલર છે કે નહીં તે તપાસવા માટે આપણે એક્સપ્રેશનનો ઉપયોગ કરવાની જરૂર છે જે આપણી પાસે ∑≤1 છે T1 ને લીધે તેનો ઉપયોગ ૧ ભાગ્યા ૪ T2 ને કારણે તેનો ઉપયોગ ૧ ભાગ્યા ૫ દ્વારા અને T3 ને કારણે તેનો ઉપયોગ ૫ ભાગ્યા ૨0 જે ૧ ભાગ્યા ૪ છે અને પછી આપણે તેનો સરવાળો કરીશું અને તપાસીશું કે આ શેડ્યૂલેબલ છે કે નહીં ઇવેન્ટ ડ્રાઇવડ શેડ્યુલર અલ્ગોરિધમ ના ૨ વર્ગો છે એક સ્ટેટિક શેડ્યુલર છે બીજો ડાયનેમિક પ્રાયોરિટી શેડ્યૂલર છે અને આપણે કહ્યું છે કે ઇડીએફ એ ડાયનેમિક પ્રાયોરિટી શેડ્યૂલર છે પરંતુ પછી જો ઇડીએફ ડાયનેમિક પ્રાયોરિટી શેડ્યૂલર છે તો પછી આપની પાસે પ્રાયોરિટી હોવી જોઈએ અને આપણે કોઈ ટાસ્કની પ્રાયોરિટી નક્કી કરવામાં સમર્થ હોવા જોઈએ આપણે એ તપાસવા માટે સક્ષમ હોવું જોઈએ કે જે ટાસ્ક ચાલી રહ્યો છે તેની પ્રાયોરિટી એ આવનાર ટાસ્ક કરતા વધારે છે કે નહીં અથવા આવનાર ટાસ્કણી વધારે પ્રાયોરિટી છે આપણે ક્યારેય કોઈ બાબતનો ઉલ્લેખ પ્રાયોરિટી સાથે કર્યો નથી શેડ્યૂલર ટાસ્ક ની અર્લીઅસ્ટ ડેડલાઇનની તપાસ કરે છે અને પછી તેનું શેડ્યૂલ કરે છે આપણે કોઈ ટાસ્કની પ્રાઓરિટીની ગણતરી કરવા માટે સમર્થ હોવા જોઈએ પરંતુ આપણે તે બતાવવા માટે સમર્થ હોવા જોઈએ કે તે સમય સાથે બદલાય છે પછી જ આપણે તેને ડાયનેમિક પ્રાયોરિટી અલ્ગોરિધમ તરીકે કહી શકીએ છીએ પરંતુ સમયની સાથે પ્રાઓરિટીમાં પરિવર્તન થવાનું કંઈ નથી તેથી પ્રશ્ન ઊભો થાય છે કે શું તેને ડાયનેમિક પ્રાયોરિટી શેડ્યૂલિંગ અલ્ગોરિધમનો સંદર્ભ આપી શકાય આનો જવાબ એ છે કે જેમ ટાસ્ક અન્ય વધારે પ્રાયોરિટી વાળા અલ્ગોરિધમ અથવા ઓછી સમયમર્યાદા વાળાને લીધે રાહ જુએ છે પરંતુ ટાસ્કની રાહ જોવાના સમયમાં વધારો થવાની સંભાવના વધારે છે આપણે ટાસ્ક સાથે સંકળાયેલ વર્ચુઅલ પ્રાયોરિટી વાળા મૂલ્યની કલ્પના કરી શકીએ છીએ જ્યાં સુધી ટાસ્કને શેડ્યૂલ કરવા માટે હાથ ધરવામાં ન આવે ત્યાં સુધી તે સમય સાથે વધતો રહે છે ઇડીએફ જેમ કે તે શ્રેષ્ઠ અલ્ગોરિધમ તરીકે ઓળખાય છે જે ટાસક્સ સેટને ઇડીએફ શેડ્યૂલ ન કરી શકે તે બીજા કોઈ અલ્ગોરિધમ કરી શકે નહીં દરેક શેડ્યૂલિંગ પોઇન્ટ પર તે ખૂબ જ સરળ અલ્ગોરિધમ છે તે તપાસે છે કે જે ટાસક્સની ઓછી સમયમર્યાદા છે અને તે એક્ઝિકયુશન માટે લઈ જાય છે પરંતુ તે લોકપ્રિય નથી અને એપ્લિકેશનોમાં ભાગ્યે જ વપરાય છે હકીકતમાં કોઈ પણ કોમર્શિયલ ઓપરેટિંગ સિસ્ટમ્સ સીધા ઇડીએફને ટેકો આપતી નથી ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા ઉપલબ્ધ સપોર્ટનો ઉપયોગ કરીને જો આપણે જાતે ઇડીએફ શેડ્યૂલર લાગુ કરવું હોય તો ઇડીએફ શેડ્યૂલર પસંદ કરી શકાતું નથી જો કે તે આટલું સારું અલ્ગોરિધમ છે કાર્યક્ષમ અને સરળ છે પરંતુ તેના ગંભીર ગેરફાયદાને કારણે ખૂબ ઓછા એપ્લિકેશનો તેનો ઉપયોગ કરે છે શેડ્યૂલરના કેટલાક મુખ્ય ગેરફાયદા નીચે મુજબ છે પ્રથમ ગેરલાભ એ છે કે પૂઅર ટ્રાનઝિયન્ટ ઓવરલોડ હેન્ડલિંગ છે જેનો અર્થ છે જો કેટલાક કારણોસર કોઈ ટાસ્ક એક્ઝિક્યુટ થવામાં વધુ સમય લે છે તો પછી કદાચ તેનો કોડ લાંબો હશે અથવા કદાચ તે એવી શરતની રાહ જોતા હતા જે શકય નથી અથવા કદાચ તે અનંત લૂપમાં ચાલ્યું ગયું હશે ટ્રાનઝિયન્ટ ઓવરલોડના તે કિસ્સાઓમાં તે જાણી શકાયું નથી કે કયા ટાસ્કની સમયમર્યાદા ચૂકી જવાશે સૌથી મહત્વપૂર્ણ ટાસ્ક પણ કોઈ ઓછી પ્રાયોરિટી ટાસ્કને કારણે કોઈ સમયમર્યાદા ચૂકી શકે છે અથવા વિલંબિત થઈ શકે છે ઇડીએફનો અમલ એક સમસ્યા છે કારણ કે અહીં તમામ ટાસક્સ રાખવા પડશે જો ત્યાં n ટાસક્સ છે તો આ n ટાસક્સને જાળવવાના છે અને આ રીતે શેડ્યૂલને અર્લીઅસ્ટ ડેડલાઇનની લડત સામે બધા ટાસક્સ માટે સમાપ્તિ સમયની ગણતરી કરવાની જરૂર છે આ અલ્ગોરિધમની રનટાઈમ અસમર્થતા છે આપણે ઇડીએફ શેડ્યુલરના કેટલાક કાર્યક્ષમ અમલીકરણ જોશું પરંતુ હજી પણ તે પૂરતા પ્રમાણમાં સારા નથી અન્ય શેડ્યુલર વધુ કાર્યક્ષમ છે બીજું રનટાઈમ અસમર્થતા છે જ્યારે ત્રીજું ટાસક્સ વચ્ચે સંસાધન ની વહેંચણી માટે નબળુ સમર્થન છે જે સંભવત સૌથી મોટી ખામી છે અને આ તે કારણ હોઈ શકે છે જેના કારણે નોન ટ્રીવીઅલ એપ્લિકેશન ઇડીએફનો ઉપયોગ કરતા નથી વાસ્તવિક એપ્લિકેશનમાં ટાસક્સ સંસાધનો વહેંચે છે એક ટાસ્ક દ્વારા ઉત્પન્ન થયેલ પરિણામ અન્ય ટાસક્સ દ્વારા વપરાય છે આપણે બીજા પ્રકારનાં શેડ્યુલર જોશું ઉદાહરણ તરીકે રેટ મોનોટોનિક જે સંસાધનો ની વહેચણી કરી શકે છે પરંતુ ઇડીએફમાં જો આપણે સંસાધન વહેંચણીની મંજૂરી આપીએ તો તે ખરેખર ઘણી બધી સમસ્યાઓ ઊભી કરે છે અને તેનો ઉપયોગ કરી શકાતો નથી ત્રીજું એક સંભવત કારણ એ સૌથી મહત્વપૂર્ણ કારણ છે કે ઇડીએફ લોકપ્રિય નથી પણ પછી અન્ય ૨ કારણો પણ ખરાબ છે રનટાઈમની અસમર્થતા ને કારણે આપણી પાસે વધુ કાર્યક્ષમ શેડ્યૂલર હોઈ શકતા નથી તદુપરાંત સિસ્ટમમાં ટ્રાનઝિયન્ટ ઓવરલોડ હેન્ડલિંગને કારણે પણ પરિસ્થિતિમાં થોડો ઓવરલોડ આવે તો પણ સિસ્ટમ તૂટી જશે ચાલો આપણે સમજીએ કે સિસ્ટમમાં શા માટે ટ્રાનઝિયન્ટ ઓવરલોડ થાય છે ટ્રાનઝિયન્ટ ઓવરલોડ ત્યારે થાય છે જ્યારે કોઈ ટાસ્ક તેના અંદાજ કરતાં વધુ સમય લે છે અથવા એક ત્વરિત સમયે ઘણા ટાસક્સ ઉભા થાય છે જ્યારે ઇડીએફમાં એક્ઝિકયુટિંગ ટાસ્ક વધુ સમય લે છે ત્યારે તે ટાસ્કની આગાહી કરવાનું મુશ્કેલ બને છે કે જે તેની સમયમર્યાદા ચૂકી જશે કે કેમ લોગિંગ ટાસ્ક ઇવેન્ટ લોગિંગ ટાસ્ક અથવા પરિણામ લોગિંગ ટાસ્ક જેવા ખૂબ સરળ ટાસ્કમાં જો તે ડિસ્ક પર યોગ્ય રીતે લખી શકતું નથી અથવા તે વધારે સામે લેતું હોય તેના કારણે ખૂબ જ મહત્વપૂર્ણ અથવા ખૂબ જ કટોકટીપૂર્ણ ટાસ્ક પણ તેની સમયમર્યાદા ચૂકી શકે છે પરંતુ જો કોઈ લોગ ઇવેન્ટ્સ ન થાય અથવા જો આપણે કંઈપણ લોગ ન કરીએ તો લોગ પરિણામોમાં ખૂબ જ ગંભીર પરિસ્થિતિ સર્જાય છે આપણે તે પરિસ્થિતિ જોઈતી નથી જ્યાં કોઈ ઇવેન્ટ લોગર અથવા પરિણામ લોગરને કારણે મુશ્કેલ ટાસ્ક તેની સમયમર્યાદા ગુમાવે છે પરંતુ અહીં આ શેડ્યૂલરમાં તે થઈ શકે છે કારણ કે લોગર ટાસ્કમાં વધુ સમય લાગે છે અને મુશ્કેલ ટાસ્ક તેની સમયમર્યાદા ચૂકી ગયું છે રનટાઈમની અસમર્થતા જેમ આપણે કહ્યું છે કે દરેક વખતે શેડ્યૂલર એ એક્ઝિક્યુટ થવાની રાહ જોતી જોબ્સ પર ધ્યાન આપવાની જરૂર છે જ્યાં સરળ અમલીકરણ ક્યૂ હોઈ શકે છે અને તે દરેક ટાસ્કની સમયમર્યાદા ગણે છે અને ટાસ્ક પૂર્ણ થવામાં કેટલો સમય બાકી છે તેની ગણતરી કરે છે એક અમલીકરણ પ્રાયોરિટી ક્યૂ પર પણ આધારિત હોઈ શકે છે આપણે જોઈશું કે પ્રાયોરિટી ક્યૂના આધારે અમલીકરણ પણ ખૂબ કાર્યક્ષમ નથી કારણ કે પ્રાયોરિટી ક્યૂમાં પણ આપણને ટાસ્કને પ્રાયોરિટી ક્યૂમાં દાખલ કરવા માટે log સમય જોઈએ છે જ્યાં n પ્રતીક્ષા કરતાં ટાસ્કની સંખ્યા છે ઇવેન્ટ ડ્રિવન શેડ્યૂલર્સનો ઉપયોગ નોન ટ્રીવીઅલ એપ્લિકેશનમાં થાય છે જ્યાં આપણી પાસે ડઝનેક ટાસક્સ હોઈ શકે છે અને log એ ખૂબ કાર્યક્ષમ સ્થિતિ નથી સૌથી વધારે પ્રાયોરિટી એક સમયે પસંદ કરવામાં આવે છે પ્રાયોરિટી ક્યૂની મદદથી પરિણામ ખૂબ પ્રોત્સાહક નથી જો આપણે ચાલી રહેલ અથવા તૈયાર હોય તેવા ટાસ્કને જાળવવા માટે એક સરળ લિન્ક્ડ લિસ્ટ અથવા સરળ ક્યૂનો ઉપયોગ કરીએ તો તે O જે આના કરતા પણ ખરાબ છે અને પ્રાયોરિટી ક્યૂનો ઉપયોગ પણ ખરેખર પ્રોત્સાહક નથી ચાલો જોઈએ કે શું આપણે પ્રાયોરિટી ક્યૂ કરતાં પણ વધુ સારી રીતે અમલીકરણ કરી શકીએ છીએ કે નહીં પરંતુ આપણે હવે પછીનાં લેક્ચરમાં જોઈશું